ક્ષેત્રનો કર્લ I યાદ કરો કે પાછલા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર નું ડાયવર્જન્સ Erρ0 પ્રાપ્ત કર્યું છે આને પણ ફરીથી યાદ કરો મેં આ ગાણિતિક પ્રક્રિયા શરૂ કરતા પહેલાં મેં પુરાવા વિના હેલ્મહોલ્ટ્ઝના પ્રમેય Helmholtz's theorem વિશે વાત કરી હતી જેણે કહ્યું હતું કે જો મને બાઉન્ડ્રી પર સદિશ ક્ષેત્ર ખબર છે અથવા તો તે બાઉન્ડ્રી પર લંબ ઘટક છે અને જો હું આ ક્ષેત્રનું ડાયવર્જન્સ અને કર્લ જાણું છું તો પછી હું બહારની આજુબાજુના ક્ષેત્રમાં ગણતરી કરી શકું છું તેથી આ આપણે વ્યાખ્યાયિત કર્યું છે હવે આપણે કર્લ નો અર્થ સમજવા માંગીએ છીએ જયારે મેં કર્લ નો પરિચય આપ્યો ત્યારે મેં લખ્યું હતું કે આ કર્લ ExEz∂y Ey∂z yEx∂z Ez∂xz Ey∂x Ex∂y છે આ રાશિ કેવી રીતે આવે છે અને તેનો અર્થ શું છે આ લેક્ચરમાં આને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જેથી તમને કર્લની સમજણ થાય આશા છે કે હમણાં સુધી તમને જુદાં જુદાં ક્ષેત્રોના ડાયવર્જન્સની સમજણ થઈ હતી ફ્લક્સ અંદર આવી રહ્યું છે તેમજ જઈ રહ્યું છે તેવી બાબતોની ચર્ચા અગાઉ કરી હતી ચાલો આપણે આનો અર્થ સમજીએ દૈનિક ભાષામાં કર્લ દ્વારા તમે સમજો છો કે કંઈક ફરતું હોય છે લોકોને વાંકડિયા વાળ હોય છે અથવા જો ત્યાં ખાળકુંડી રાખવામાં આવેલી હોય તો તેમાં પાણી જાય છે અને તે આ રીતે જ જાય છે તેથી વેગ ક્ષેત્ર સર્પાકાર બની જાય છે અને આપણે સચોટ ગાણિતિક વ્યાખ્યા આપવા માંગીએ છીએ તો ધારો કે ત્યાં કોઈ વેક્ટર ફીલ્ડ છે જે આજુબાજુ કર્લિંગ કરી રહ્યું છે ચાલો આપણે આ વેક્ટર ફીલ્ડની એક ખાસ લાઈન લઈએ અને નીચેના સંકલનની ગણતરી કરીએ હું લીટીની સાથે આગળ વધીશ નાના ટુકડા l લખીશ અને હું i સેગમેન્ટ પર E ની ગણતરી કરીશ રેખાઓ સાથે l દ્વારા ગુણાકાર કરીને તેને ઉમેરીશ અને આ માર્ગ બંધ કરીશ તો તેમ છતાં અહીં કોઈ ક્ષેત્ર ન હોઈ શકે પરંતુ હું આ પાથ બંધ કરીશ અને આપણે જોઈએ શું બહાર આવે છે સરળતા માટે હું ફરીથી લંબચોરસ માર્ગ લેવા જઈ રહ્યો છું આપણે કહીએ કે X Y પ્લેનમાં જ છે તેથી તમે ખાસ સમજો કે હું શું કરી રહ્યો છું હું દરેક બિંદુએ E લઈ રહ્યો છું આ ઘટકને પાથ સાથે લઈ રહ્યો છું અને નાના l દ્વારા ગુણાકાર કરું છું અને અને હું તેની આજુબાજુના તમામ ઘટકો નો સરવાળો કરીશ તેથી હું Eili ને હું એક બંધ પાથ પરના લાઈન ઈન્ટીગ્રલ E dl તરીકે પણ લખી શકું છું અને આ મને હું જે ઘટક લઈ રહ્યો છું તે આપમેળે આપે છે તેથી ચાલો આપણે આ નાના પાથ માટે XY સમતલ માં આવું કરીએ આપણે આના નીચલા ખૂણાને xy કહીએ આને xxy આને xxyy અને આને xyy કહીએ અને સામાન્ય રીતે જ્યારે આપણે આ માર્ગે આગળ વધીએ ત્યારે જો તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા માં જાવ તો તમારી મુસાફરીની દિશા પોઝિટિવ બને છે અને તો હું તેને આની જેમ લઈ જાઉં છું આ xy xxy xxyy અને આ xyy છે અને ચાલો આપણે આ સંપૂર્ણ પાથ પર આ સંકલન ની ગણતરી કરીએ તો અહીં મારો માર્ગ એક મોટી રીતે બનાવવામાં આવ્યો છે અને મને ફરીથી બિંદુઓ લખવા દો xy xxy xxyy અને આ xyy છે અને હવે આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ રીતે ટ્રાવેલિંગ કરીને Eili ની ગણતરી કરીએ આ મારો માર્ગ 1 2 3 અને 4 છે માર્ગ 1 પર Eili ની વેલ્યુ Exxy x થશે માર્ગ 2 પર વેલ્યુ Eyxxy y થશે જેને હું EyxyyEY∂Xxy લખી શકું છું તો આ રીતે મેં ઉપર દર્શાવ્યું તે રીતે બે પાથ ઉપર ગણતરી કરી છે હવે ચાલો પાથ નંબર 3 પર જઈએ હું અહીં ફરીથી xy xxy xxyy અને આ xyy લખું છું હવે હું આ પાથ નંબર 3 ની ગણતરી કરવા જઇ રહ્યો છું નોંધો કે પાથ નંબર 1 માટે આપણી પાસે Exxy x મૂલ્ય હતું જ્યારે હું તેની પાથ 3 ઉપર ગણતરી કરું છું ત્યારે પાથ 3 પરના દરેક મૂલ્ય માટે x વેલ્યુ સમાન રહે છે અને y મૂલ્ય y દ્વારા બદલાય છે તેથી હું પાથ 3 ની ગણતરી કરવા જઇ રહ્યો છું જયાં ExExxyEx∂yy છે દરેક x માટે દરેક બિંદુએ y ચોક્કસપણે બદલાય છે અને x વેલ્યુ અહીં બહાર રાખીશું અને આના માટે પણ આ જ રીતે કરીશું હવે અહીં ખાસ નોંધવું જોઇએ કે dl નેગેટીવ x દિશામાં છે તેથી આ E dl | 3 Ex x Exxyx Ex∂yyx બનશે તેવી જ રીતે આ પાથ 4 છે આ xyy અને xy છે બધું પોઇન્ટ x પર સમાપ્ત થાય છે તેથી મારી પાસે Ey xy y હશે અને તે નેગેટીવ દિશામાં છે તેથી આગળ ઋણ નિશાની લખી છે કારણ કે હવે સ્થાનાંતર નેગેટીવ y દિશામાં છે તેથી અહીં દરેક બિંદુ માટે માત્ર એટલો જ તફાવત છે કે x અને y પાસે x ની કિંમત x દ્વારા ઘટાડવામાં આવે છે જો હું આ બધાને 1 2 3 4 સાથે જોડું અને તેને એક ક્ષણ માટે તમને બતાવું કે પાથ 1 કેવો દેખાય છે આ પાથ 3 હતો જે આ બન્યો મેં પાથ 2 અને પાથ 4 ની ગણતરી પૂરી કરી છે આ 1 2 3 4 છે આપણે પાથ નંબર 2 પર ગણતરી કરીએ મેં પાથ 2 ઉપર ગણતરી કરી લીધી છે તેથી પાથ 2 અને પાથ 1 અને પાથ 3 અને પાથ 4 ને જ્યારે એડ કરવામાં આવે પાથ 2 આપણે અગાઉ જોયુ તે મુજબ EyxyyEY∂Xxy હતો જો હું આ બધાને એડ કરું તો મને Edl EY∂Xx y EX∂y x y મળે છે તમે પાછલી સ્લાઈડ્સ પર પાછા જઇ શકો છો અને જુઓ કે અન્ય બધી ટર્મ્સ કેન્સલ થઈ છે તેથી હું EY∂X EX∂y x y લખી શકું x y શું છે x y આ નાના લંબચોરસ નું ક્ષેત્ર છે તેથી આ લંબચોરસ પર Edl EY∂X EX∂y A બને છે જમણા હાથનો નિયમ લગાડીએ તેનો અર્થ એ કે જો હું આંગળીઓને પાથની ફરતે વીંટાળું તો અંગૂઠો મને ક્ષેત્રફળ ની દિશા આપે છે તેથી જો હું આની જેમ ફરું છું તો આ XY સમતલ છે યાદ કરો આ x અને y છે અંગૂઠો તે વિસ્તારની દિશા આપે છે હું તે નિયમ લઈશ તેથી તે z દિશા છે તેથી હું આ ક્ષેત્ર લખી શકું છું હું તેને A z તરીકે લખીશ dlEY∂Xxy EX∂yxyEY∂X EX∂y A તમે વેક્ટર નોટેશનથી અજાણ નથી તેથી અગાઉ પણ જ્યારે આપણે ડાયવર્જન્સની ગણતરી કરતા હતા ત્યારે આપણે વોલ્યુમમાંથી બહાર આવવા માટે ક્ષેત્રની દિશા લઈ રહ્યાં હતાં તેથી હવે હું આ જમણા હાથના નિયમનો ઉપયોગ કરવા જઇ રહ્યો છું જો હું કોઈ માર્ગ પર જો હું કોઈ બંધ પાથ પર હાથની આંગળીઓ વીંટાળું છું તો અંગૂઠો મને ક્ષેત્રફળની દિશા આપે છે તેથી હું આને A z તરીકે લખીશ અને આને હું Ez કમ્પોનન્ટના કર્લ E| z z તરીકે વ્યાખ્યાયિત કરીશ તેથી Ez કમ્પોનન્ટનું કર્લ E| z z EY∂X EX∂y મળે છે E

z તમે એ જ રીતે અન્ય ઘટકોની ગણતરી કરી શકો છો અને હું તે તમારા માટે એક કવાયત તરીકે છોડીશ અને પછી કર્લ ને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો E નું કર્લ E x∂xy∂yz∂z×ExxEyyEzz છે હું પ્રથમ યુનીટ વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ લઈશ અને પછી ડિફરેન્શિયલ ઓપરેશન કરીશ અને તે તમને કર્લ આપશે